નમસ્તે આજે SLA પર એક નાનકડું ટ્યુટોરીયલ હશે જ્યાં અમે SLA પર જે કંઈ પણ ચર્ચા કરી છે તેને આગળ વધારીશુંનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આપણે મૂળભૂત રીતે થર્ડ પાર્ટી સર્વિસઓ પર લાભ મેળવે છે જે સર્વિસ પ્રોવીડર છે અને જ્યાં તમે ગ્રાહક છો જ્યાં વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે અહીં બંને રીતે સાઇન અપ કરો અથવા આપણી પાસે SLA હોવું જોઈએ કમનસીબે આવું કોઈ ધોરણઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રકારની સર્વિસઓ આ સર્વિસઓ ગ્રાહકની વિવિધ કેટેગરીમાં છે જેમને વિવિધ લેવલે સર્વિસઓની જરૂર છે તેથી આ SLA દ્વારા સંચાલિત કરવામાં આવતી વ્યાપક માર્ગદર્શિકા શું હશે તેથી તેના માટે મારા કિસ્સામાં અમે SLO KPI વગેરે વિશે વાત કરી છે જે અમને આ SLA બનાવવાની મંજૂરી આપે છે તેથી કેટલાક કિસ્સાઓમાં તે કેટલાક મેટ્રિક્સ છે જ્યાં નીતિઓ કાર્યરત છે જેમ કે તમારી ડેટા બેક પોલિસી વગેરે હોવી જોઈએ જ્યાં વધુ નીતિઓ કાર્યરત છે અને જ્યાં કેટલાક કરારો માપદંડો પર વધુ હોય છે જેમ કે સમય જોવો અથવા CPU નો ઉપયોગ કરવો અથવા ડિસ્કનો ઉપયોગ કરવો આ કેટલીક વસ્તુઓ છે જે મેટ્રિક્સ છે તેથી હવે અમે એક અથવા બે સમસ્યાઓ જોવાનો પ્રયાસ કરીશું અને તે પહેલાં આપણે જોઈશું કે વિવિધ પ્રકારના SLA ના અધિકારોમાં વિવિધ માપદંડોને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે વિવિધ વ્યવસાયિક જીવનમાં અમે તેને મુખ્યત્વે Azure IBM Google અને Amazon અને ઇન્ટરનેટ સંસાધનોના અન્ય વ્યાપારી પ્રોવાઇડર પાસેથી લીધા છે તેથી વિચાર એ છે કે તેઓ વસ્તુઓને એક રીતે કેવી રીતે ફ્રેમ કરે છે તેથી આપણે આ વસ્તુઓ જોતા પહેલા આપણે આ સ્લાઇડ પહેલાં જે બાબતોની ચર્ચા કરી છે તે જોઈએ છીએ જેમ કે તે પ્રોવાઇડર અને ગ્રાહક વચ્ચેનો ઔપચારિક કરાર છે જે પ્રોવાઇડર પર કન્ઝ્યુમર વિશ્વાસ નો પાયો અને તે જ રીતે કન્ઝ્યુમર પર પ્રોવાઇડર વિશ્વાસ નો પાયો નાખે છે આ કરાર નો હેતુ પ્રોવાઇડર ગ્રાહકને કાર્યક્ષમતા અને સર્વિસ પૂરી પાડતી સર્વિસની ઉપલબ્ધતા માટે ઔપચારિક આધારને વ્યાખ્યાયિત કરવાના હેતુ પર કેવી રીતે રાખવા માંગે છે તે પહોંચાડવાનું છે અને જેમ કે અમે SLA ની સર્વિસઓ અને SLO માટે એકદમ જટિલ પરિસ્થિતિ વિશે વાત કરી છે પસંદગી કરેલ ક્લાઉડ પ્રોવાઇડર માટે SLO બેઝિક એવી રીતે જોવામાં આવ્યું છે કે મેં ફક્ત એક સ્લાઇડ રાખી છે અને આ વસ્તુઓ ત્યાં હશે માટે અમે આ બંને સમસ્યાઓ ની ચર્ચા કરીશું અને પછી કેટલીક જાહેરાતો જોવાનો પ્રયાસ કરીશું કે આ જાહેરાત બીજી વસ્તુઓ અને ક્લાઉડને કેવી રીતે જુએ છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે તેથી ચાલો આપણે એક સરળ સમસ્યાની જેમ માની લઈએ કે ક્લાઉડ ૯૯ ટકા અપ ટાઇમ ની સર્વિસ ઉપલબ્ધતાની ખાતરી આપે છે અને થર્ડ પાર્ટી એપ્લિકેશન ગેરંટીનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તેથી તે SLAમાં 99 ટકા સમય આપે છે થર્ડ પાર્ટી એપ્લિકેશન ક્લાઉડ માં દિવસમાં 12 કલાક ચાલે છે અને એક મહિનાના અંતે 10 75 છે અને તમે જાણવા માંગો છો કે પ્રોવાઇડરએ પ્રારંભિક ઉપલબ્ધતા ગેરંટીનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તેથી આ એક સમસ્યા છે જ્યાં એપ્લિકેશન ચલાવવાનો નો કુલ સમય 12 30 360 કલાક છે હવે આઉટેજ સમયને 10 75 જાહેર કરવામાં આવ્યો છે તેથી સર્વિસ નો સમયગાળો 360 10 25 કલાક થશે ઉપલબ્ધતા 1 10 25100 96 92 જેટલી ટકાવારી ઉપલબ્ધ છે આ ટકાવારી એ ઉપલબ્ધતા હશે જેની તમે સીધી ગણતરી કરી શકો છો તો શું આ પ્રારંભિક સર્વિસ ગેરંટી ૯૯ ટકા હતી તેથી સર્વિસ ઉપલબ્ધતા પ્રારંભિક સર્વિસ ગેરંટી કરતા ઓછી છે તેથી આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર એ SLAનું ઉલ્લંઘન કર્યું છે તેથી તે ખૂબ જ સરળ અંકગણિત છે પરંતુ આપણે જે જોઈએ છીએ તે આપણે કોઈક રીતે ઉપલબ્ધતાના સંદર્ભમાં આવી વસ્તુઓ માપી શકીએ અમે મૂળભૂત રીતે આ SLA ઉલ્લંઘનની ગણતરી કરી શકીએ છીએ જો SLA નો એક સમૂહ કરવા માંગો છો અને પછી તમે કહી શકો છો કે SLA નું ઉલ્લંઘન છે કે પછી SLA નો સન્માન આપવામાં આવે કે નહીં તેથી આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ કે આ SLA સંતુષ્ટ છે કે નહીં તેથી તે ખૂબ સીધું લાગે છે પરંતુ હકીકતમાં તે આટલું સીધું નથી જુદા જુદા સમયે હું વિવિધ પ્રકારની ઉપલબ્ધતા કેવી રીતે મેળવી શકું કારણ કે આ બાબત માટે હું કહી શકું છું કે જો મને વ્યાપારી માનવામાં આવે તો ઉદાહરણ તરીકે મારી પાસે બેંકિંગ સંસ્થા હોઈ શકે છે તેથી SLA વિશે હું કહી શકું છું કે મારા પીક અવર્સ જે 1 થી 1700 કલાક છે દરમિયાન મારે 99 9 ટકા ઉપલબ્ધતાની જરૂર છે જ્યારે ઓફ પીક અવર્સ જેમ કે 1700 કલાકથી વધુ સમયમાં હું તેમને જુદા જુદા સ્કેલ પર વિભાજિત કરી શકું છું હું કહી શકું છું કે આ કલાકમાં 700 થી 1700 સુધી હું 99 ટકા રાખી શકું છું જ્યારે 1900 થી બીજા દિવસ 800 કલાક સુધી હું હજી પણ 97 ટકા અને 800 થી 900 કલાક હું કહી શકું છું કે તે ફરીથી ૯૯ ટકા છે હવે હું જે કહેવા માગું છું તે એ છે કે ઉપલબ્ધતાની આવશ્યકતાઓ પણ સમયના આધારે વિવિધતા સાથે બદલાય છે તેથી તમારી આવશ્યકતાના આધારે જેમ કે અમારી સંસ્થા માં અમારી લેબ ૨ થી ૫ ની વચ્ચે ચાલી રહી હોય અથવા સવારે કહો કે સવારે ૨ થી ૬ અને સવારે ૮ થી ૧૨ કહો તે પ્રયોગશાળાના કલાકો દરમિયાન મારે ઉપલબ્ધતાની વધુ ટકાવારી ની જરૂર છે જો કે મને ઓફપીક અવર્સ અથવા સાંજના કલાકો દરમિયાન ઘણા પુનઃઉપયોગની જરૂર પડી શકે છે જો તમે સર્વિસ ની બાંયધરી આપો છો તો તમારે તેના માટે વધુ ચૂકવણી કરો છો બરાબર તે જરૂરી છે તેથી ત્યાં હવે જોવા માટે વધુ જટિલ ગણતરી હોઈ શકે છે તેથી તે જ રીતે આપણે બીજી સમસ્યા જોઈ શકીએ છીએ જે અગાઉના ભાગના બીજા ભાગનું થોડું વિલેવલણ છે તેથી અમે એવા દૃશ્ય પર વિચાર કરીએ છીએ જ્યાં કંપની X પ્રોવાઇડર P માંથી ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરવા માંગે છે તેથી એક કંપની X છે જે બાહ્ય અથવા કોઈપણ વસ્તુમાંથી વધુ એકવાર ક્લાઉડ સર્વિસ ને સુધારવા માટે IIT ખડગપુર જેવા પ્રોવાઇડર P નો ઉપયોગ કરવા માંગે છે વેપાર શરૂ કરવા માટે સર્વિસ લેવલ એગ્રીમેન્ટ 2 પક્ષો વચ્ચે વાતચીતની બાંયધરી આપે છે તેથી આ પહેલાં સર્વિસ લેવલ એગ્રીમેન્ટ એવું છે કે સર્વિસ સમયગાળા દરમિયાન ઉપલબ્ધતાની બાંયધરી 99 595 ટકા છે તેથી સર્વિસનો સમયગાળો 99 95 ટકા સમય હોવો જોઈએ ઉપલબ્ધતાનો સમયગાળો દરરોજ 12 કલાક 30 દિવસ મહત્તમ સર્વિસ કલાકો છે અને ખર્ચ દરરોજ 50 છે તેથી આ એક પ્રકારનું સમાધાન અથવા જરૂરિયાતનો પ્રકાર છે અને ઔપચારિક આવશ્યકતા છે જે સર્વિસ પ્રોવાઇડર અને સર્વિસ પ્રોવાઇડરની અંદર સંમતિ આપવામાં આવી છે તેથી જો ઉપલબ્ધતાની બાંયધરીયોગ્ય રીતે સંતુષ્ટ ન થાય તો ગ્રાહકને ક્રેડિટ સાથે સર્વિસ આપવામાં આવે છે તેથી બીજો ભાગ એવો પણ છે કે જો પ્રોવાઇડર ખાતરીપૂર્વકના લેવલે સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે જેના માટે તે સંમત થયુ છે અને ગ્રાહકને ચાર્જ કરી રહ્યો છે તો સર્વિસ પ્રોવાઇડરે દંડ ચૂકવવો પડશે તેથી જે દંડ વસૂલવામાં આવે છે તે પૈસાના ડેટેન્ટની દ્રષ્ટિએ હોઈ શકે છે અથવા દંડ કેટલાક વધારાના કમ્પ્યુટ કલાક અથવા ડેટા અથવા ગમે તે રીતે આપવાની દ્રષ્ટિએ હોઈ શકે છે આ કિસ્સામાં ઉપલબ્ધતા માસિક કનેક્ટિવિટી અપ ટાઇમ સર્વિસ લેવલ સેટ કરી શકે છે કારણ કે માસિક અપ ટાઇમ ટકાવારી 99 95 ટકાથી ઓછી છે પરંતુ 99 ટકાથી વધુ છે તેથી સર્વિસ ગેટ રાઇડ 10 ટકા હોઈ શકે છે જ્યારે જો તે 99 ટકાથી ઓછું હોય તો સર્વિસ ક્રેડિટ 25 ટકા હોવી જોઈએ જોકે હકીકતમાં એવું જાણવા મળ્યું છે કે ક્લાઉડ સર્વર સર્વિસના સમયગાળા દરમિયાન 5 આઉટેજને ટેકો આપે છે આ નીચેના સમયગાળા દરમિયાન એક 5 કલાક 30 મિનિટ એક 1 કલાક 30 મિનિટ એક 15 મિનિટ અને 2 કલાક 25 મિનિટ દરરોજ બદલાય છે તેથી તે સામાન્ય સર્વિસની જ્યાં બાંયધરી આપે છે ત્યાં સાચો ભંગ થયો છે અને જો SLA વાટાઘાટો નું ત્યાં સન્માન કરવામાં ન આવે તો આપણે આ ક્લાઉડ સર્વિસઓ યોગ્ય રીતે ખરીદવા માટે ચૂકવવાપાત્ર અસરકારક ખર્ચની ગણતરી કરવાની જરૂર છે તેથી આ છે આપણે તપાસવાની જરૂર છે કે આ ક્લાઉડ સર્વિસઓ માટે ગ્રાહક દ્વારા કેટલું અસરકારક રીતે ચૂકવણી કરવાની જરૂર છે તેથી તે બરાબર છે હવે ફરીથી ફક્ત ઝડપથી પુનરાવર્તન કરવા માટે કેટલીક બાંયધરીઓ છે 99 95 ટકા સર્વિસ સમયગાળો 30 દિવસ માટે મહત્તમ વસ્તુઓ 12 કલાક 50 ડોલર અને 99 95 ટકાથી ઓછી સર્વિસ ન આપવા બદલ કેટલાક દંડ છે પરંતુ 99 ટકાથી વધુ ૧૦ ટકા અને 99 ટકા થી ઓછા 25 ટકા છે અને 5 આઉટેજ 5 કલાક 30 મિનિટ 1 કલાક 30 મિનિટ 15 મિનિટ અને 2 કલાક 25 મિનિટ છે મારો કહેવાનો મતલબ ક્લાઉડ સર્વિસ ખરીદવા માટે ચૂકવવાપાત્ર અસરકારક ખર્ચ છે તેથી આપણે ફરીથી મુશ્કેલ સમસ્યા પર કામ કરવાની જરૂર નથી પરંતુ તે આપણને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેનો ખ્યાલ આપે છે તેથી સર્વિસ સમયગાળો 30 દિવસ માટે 12 કલાક છે તેથી એકંદરે અમારી પાસે કુલ કલાકો અથવા 360 કલાકનો ખર્ચ છે જે આપણે દરરોજ 50 અમેરિકન ડોલર જોયા છે તેથી સર્વિસ વાટાઘાટો સમયે કુલ ખર્ચ એ છે કે 50 ક્રોસ 30 ડોલર છે અથવા તે દંડ છે તેથી આ હકીકતો છે બતાવે છે કે અમે દરરોજ 30 દિવસની સર્વિસ આપી છે અમે 12 કલાકનો ઉપયોગ કરી રહ્યા છીએ ટોટલ સર્વિસ અપ ટાઇમ અપેક્ષા મુજબ છે 50 પ્રતિ દિવસ નો ખર્ચ છે સર્વિસ વાટાઘાટો નો સમય કુલ ખર્ચ 15 થી 30 50 1500 છે હવે કુલ સર્વિસનો સમય 5 કલાક અને 30 મિનિટ 1 કલાક 30 મિનિટ 15 મિનિટ 2 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ ટોટલ આઉટેજ સમય અથવા કુલ ડાઉન ટાઇમ 9 કલાક 25 મિનિટ સર્વિસની ઉપલબ્ધતા 1 ડાઉન ટાઇમઅપટાઇમ100 1 9 કલાક 25 મિનિટ360 કલાક 100 97 385 તેથીઅમે સર્વિસની ઉપલબ્ધતાને 97 385 ટકા તરીકે ગણીએ છીએ જે ઉપલબ્ધ ડેટા અનુસાર છે તેથી આપણે માસિક અપ ટાઇમ ટકાવારી 97 385 જોઈએ છીએ જેની અમે ગણતરી કરી છે અને જે 99 ટકાથી ઓછી છે માત્ર 99 5 ટકા જ નહીં પણ 99 ટકા ની જેમ તેથી સર્વિસ ક્રેડિટ ઉપલબ્ધ છે જેના કારણે અમે સર્વિસ વાટાઘાટો અથવા SLA દરમિયાન કુલ ખર્ચના 25 ટકા કરીએ છીએ તેથી તે કુલ ખર્ચ છે કારણ કે અમે 1500 ની ગણતરી કરી છે તેથી તે 375 છે સર્વિસ ખરીદી 1500 375 સર્વિસ ખરીદી 1125 થાય છે તેથી આપણે જે જોઈએ છીએ આઉટેજના આધારે જોઈએ છીએ જો તમે સમસ્યા 2 જુઓ તો તે પ્રથમ સમસ્યાના અર્થનું થોડું વિલેવલણ છે પરંતુ તે ખરેખર વસ્તુઓ ને યોગ્ય કરે છે તેથી આપણે આ વસ્તુઓની ગણતરી કરવાની અથવા લોગ કરવાની જરૂર છે તે જ રીતે આ અપ ટાઇમના સંદર્ભમાં છે અને તેનો અર્થ એ થઈ શકે છે કે તે સંપૂર્ણ પણે ડાઉન એટલે કે નીચે ન હોઈ શકે પરંતુ ઉપલબ્ધતા બેન્ડવિડ્થ નેટવર્કમાં ધીમી ઉપલબ્ધતા અને આ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે તે કેટલાક અન્ય પાસાઓ પર આધાર રાખે છે જે હંમેશાં સીધા સાદા હોતા નથી પરંતુ આમ કરવામાં ઘણા જટિલ વિચારો હોય છે તો આ 2 સમસ્યામાં કયા પ્રયત્નો કર્યા તેથી બતાવો કે SLA ગેરંટીની ગણતરી કેવી રીતે કરી શકાય છે અથવા કોઈક રીતે તેની ગણતરી કેવી રીતે કરી શકાય છે અને જુઓ કે SLAનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે નહીં તેથી મને ખાતરી છે કે તે તમને વ્યાપક વિચારઅથવા વસ્તુઓનું વિશાળ માધ્યમ આપશે તેથી હવે આપણે શું જોઈશું કે આધારના વિવિધ ઘટકો કયા છે જેને મુખ્યત્વે કૉમર્શિઅલ ક્લાઉડ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર તેથી ફક્ત થોડી વધુ વસ્તુઓ જુઓ અમે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર માટે SLA જોઈ ચૂક્યા છીએ કેટલાક પાસાંઓ છે જે અમે કૉમર્શિઅલ ક્લાઉડના કિસ્સામાં પ્રકાશિત કરવા માંગીએ છીએ જે માસિક સમયગાળા માટે થતી વસ્તુઓ છે જેનો અર્થ કેલેન્ડર મહિના માટે થાય છે અને જેમાં સર્વિસ ક્રેડિટ ના દિવસો ની સંખ્યા એકી એટલે કે નંબર માં છે તમે સર્વિસ સબ્સ્ક્રાઇબર છોબરાબર તેથી આ સર્વિસ સમયગાળો સમાન રીતે લાગુ પડે છે અથવા લાગુ માસિક સર્વિસ ફી સાચી છે તેથી ડાઉનટાઇમનો ખ્યાલ એટલે કે ઓપરેશન નિષ્ફળ ગયું છે જેમ કે http સ્ટેટસ કોડ 5xx અથવા આવું જ કંઈક તેથી સર્વિસઓમાં એરર કોડ હોવો આવશ્યક છે અન્યથા તમને નિર્દેશ કરવાનો પ્રયાસ કરવો મુશ્કેલ લાગશે કે અમે આ પ્રકારની વસ્તુઓમાં નિષ્ફળ જઈએ છીએ બાહ્ય કનેક્ટિવિટીની ડિલિવરી પૂર્ણ કરવા સંમત થાય છે આપણે નિષ્ફળતા સંસાધનોનો સંદર્ભ આપે છે ફોલ્ટ ડોમેઇન એ સર્વરોનો સંગ્રહ છે જે સામાન્ય સંસાધનો જેવા કે પાવર અને નેટવર્ક કનેક્ટિવિટી ને શેર કરે છે ભાડુઆત જે આપણે જાણીએ છીએ VNet એક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે અને વેબ રોલ અને એક્ટિવિસ્ટ રોલ માટે પણ જાણીતું છે તેથી આ કેટલીક વધારાની વ્યાખ્યાઓ છે જેનો ઉપયોગ SLA ગણતરીઓ માટે સર્વિસ લેવલ માટે થાય છે તેથી આપણે અહીં જોયું છે તેમ અહીં અમારા ઉદાહરણમાં જો તમે ક્લાઉડ સર્વિસ માટે માસિક અપ ટાઇમ ગણતરીઓ અને સર્વિસ લેવલો જોઈ શકો છો તો તે વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને માસિક ઉપલબ્ધ મિનિટો દરમિયાન કુલ એકત્રિત મિનિટો તમામ ઇન્ટરફેસ ભૂમિકાઓ માટે બિલિંગ સમયગાળો અને વિવિધ અપડેટ ડોમેનમાં તૈનાત 2 અથવા વધુ દાખલાઓ સમાન રીતે ડાઉન ટાઇમ એ છે કે સમય અને સમયની ટકાવારી કેટલો સમય અને વધુ છે મહત્તમ ઉપલબ્ધ મિનિટો મહત્તમ ઉપલબ્ધ મિનિટો દ્વારા સમયને બાદ કરે છે અમે અહીં સાચી ગણતરી કરી છે તેથી આ સ્થિતિ છે અને સર્વિસ સ્ક્રિપ્ટ્સ ક્રેડિટ નિયમો હોઈ શકે છે જેમ કે આપણે જોયું છે આમાં 99 95 ટકા બરાબર તે જ પ્રકારના વાલ્વનો આપણે ઉપયોગ કર્યો છે એ જ રીતે તે ક્લાઉડ સર્વિસની ગણતરી અને વિકસાવવા માટે છે એ જ રીતે આપણે VMS માટે પણ કરી શકીએ છીએ તેથી હું VMS જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ મેળવવા માંગુ છું અને વર્ચ્યુઅલ મશીનો સમાન રીતે ફાળવવામાં આવે છે તેથી તેથી મહત્તમ ઉપલબ્ધ મિનિટો એ બિલિંગ સમયગાળા માટે નો કુલ ડિપોઝિટ ટાઇમ છે એ જ રીતે આપણે ડાઉન ટાઇમની ગણતરી કરી શકીએ છીએ અને આપણી પાસે ઘણા વિવિધ પ્રકારની સર્વિસ ક્રેડિટ હોઈ શકે છે તેથી કહેવાનો અર્થ એ છે કે તે એક અલગ પ્રકારનું લેવલ હોઈ શકે છે જે તે IaaS લેવલે હોઈ શકે છે તે કોઈપણ PaaS લેવલનું અથવા SaaS લેવલે હોઈ શકે છે જો સ્ટોરેજ ડાઉનટાઇમ અથવા એક્સેસ ક્ષમતાની સમસ્યા અત્યાર સુધી આગળ હોય તો મારી પાસે સ્ટોરેજ લેવલ હોઈ શકે છે તેથી એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે જ્યારે આપણે આવું કામ કરવા માંગીએ છીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે શ્રેષ્ઠ પદ્ધતિઓ અથવા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું શું છે તેથી આ રીતે આપણે પછીની કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ જોઈએ છીએ તેથી ક્લાઉડ સ્ટાન્ડર્ડ કસ્ટમ કાઉન્સિલ બ્રોકર અને ઓડિટર્સ છે તો NISTના મતે તે 5 એક્ટર્સ છે તેથી આપણે વેપાર લેવલની નીતિઓનું સાચું મૂલ્યાંકન કરવાની જરૂર છે તે મહત્ત્વનું છે કે ડેટા પોલિસી SLAમાં ઓછામાં ઓછી સર્વિસઓની બાંયધરી શું હશે આ વધારાના ઉપયોગો હેઠળ આવરી લેવામાં આવી નથી સબ કોન્ટ્રાક્ટ સર્વિસઓ લાઇસન્સ સોફ્ટવેર ઉદ્યોગ વિશિષ્ટ ધોરણો પર દંડ ચુકવણી અને આ વસ્તુઓના વિવિધ પાસાઓ છે તેથી જ્યારે આપણે સિમ્પલ SLA વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વસ્તુઓ ખરેખર વધુ જટિલ છે જેમ કે ડેટા પોલિસી શું હોવી જોઈએ જે આવરી લેવામાં આવી છે જો સર્વિસઓનો પેટા કરાર હોય તો શું નીતિઓ હોવી જોઈએ પછી ભલે તમે લાઇસન્સ સોફ્ટવેર લાઇસન્સિંગ મિકેનિઝમ નો ઉપયોગ કરી કરી રહ્યા છે મોટા ભાગના કિસ્સાઓમાં અમે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે અમે વિવિધ લાઇસન્સિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે લાઇસન્સિંગ ખર્ચ વગેરે માત્ર તે લાઇસન્સિંગ સમયગાળા માં જ અમલમાં આવતા નથી અને તેથી અન્ય બાબતો પણ અમલમાં આવે છે પછી આપણે એ સમજવાની જરૂર છે કે આપણે કયા લેવલની કામગીરી જોઈ રહ્યા છીએ SaaS PaaS અથવા IaaS કારણ કે વિવિધ પ્રકારની વસ્તુઓ માટે વિવિધ પ્રકારની સર્વિસઓની જરૂર પડે છે કેટલાક કિસ્સાઓમાં SaaS ને નિયંત્રિત અથવા માપવું ખૂબ જ સરળ છે પરંતુ આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેવા પ્રકારની સર્વિસઓ પર લાભ મેળવી રહ્યા છીએ પછી ભલે આપણી પાસે આવી સર્વિસઓ હોય તેથી આપણે સમજવાની જરૂર છે કે SaaS PaaS અથવા IaaS શું છે અને અહીં કયા પ્રકારના ક્લાઉડ માં ચાલી રહ્યા છે પછી તે જાહેર ખાનગી હોય કે હાયબ્રીડ SLA માં નિયમો અને શરતો નિયંત્રણ ચલની જટિલતા પર આધાર રાખે છે જે પ્રદાન કરે છે કે પ્રોવાઇડર ગ્રાહક અથવા સર્વિસ ગ્રાહકોને આપે છે તેથી હવે ગ્રાહકે ઉપલબ્ધતા વગેરેની ગણતરી કરવાની જરૂર છે તેથી નિયંત્રણ ચલ પૂરા પાડવામાં આવે છે જેમ કે હું કહું છું કે તે મને CPU અપ ટાઇમ વગેરે આપે છે અથવા મને અલગ વપરાશ સમય આપે છે જે ડિસ્ક પેરામીટર નો ઉપયોગ કરે છે તેથી આ વિવિધ નિયંત્રણ પેરામીટર પૂરા પાડવામાં આવ્યા છે હવે આ પેરામીટર ની વધુ જટિલતા તમે હાથ ધરી રહ્યા છો તે કામગીરીના સ્તર અને તમે ક્યાં વસ્તુઓ ચલાવી રહ્યા છો જેમ કે IaaSSaaSઅથવા PaaS તે હાઈબ્રીડ અથવા તમારી જાહેર અથવા ખાનગી છે તેના પર આધાર રાખે છે તેથી અન્ય બાબતો એ છે તે મેટ્રિક કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે ઓળખવા માટે કે કેવી રીતે મેટ્રિક્સનો ઉપયોગ કામગીરીના ઉદ્દેશોને યોગ્ય રીતે પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ ઉપલબ્ધતા પ્રતિસાદ મેટ્રિક્સમાં ઉપલબ્ધતા ના કેટલાક ઉદાહરણો એસએલએમાં મેટ્રિક નામ જેવા છે જેમ કે ઉપલબ્ધતા અને અન્ય પ્રકારની વસ્તુઓ આ ડેટાના સંગ્રહની આવૃત્તિ પણ મહત્વપૂર્ણ છે કે નહીં તે અન્ય અવરોધો હોઈ શકે છે ઉપલબ્ધતા પ્રતિસાદ મેટ્રિક્સ પરના કેટલાક ઉદાહરણો ઉપલબ્ધતા SLA માં મેટ્રિક નામ જેવી અન્ય પ્રકારની વસ્તુઓ સમાન છે અને આ ડેટાના સંગ્રહની આવૃત્તિ પણ મહત્વપૂર્ણ છે કે કેમ તે અંગે અન્ય અવરોધો હોઈ શકે છે હવે પછીનું પાસું સુરક્ષા છે જેમ કે ક્લાઉડ માટે મહત્વપૂર્ણ સુરક્ષા માપદંડો પર વિચાર કરવો જેમાં સંપત્તિની સંવેદનશીલતા કાનૂની નિયમનકારી આવશ્યકતાઓ શામેલ છે જેમ કે હું કહી શકું છું કે ડેટા આ ચોક્કસ ભૌગોલિક સીમાઓ ની અંદર અથવા આવી બાબતોની અંદર રહેશે ક્લાઉડ પ્રોવાઇડર ની સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા શું છે પછી આપણી પાસે સર્વિસ વ્યવસ્થાપનની આવશ્યકતા છે સર્વિસ વ્યવસ્થાપનની આવશ્યકતાને ઓળખવાની જરૂર છે તેથી ઉદાહરણ તરીકે શું નિરીક્ષણ અને અહેવાલ આપવો જોઈએ લોડ પર્ફોમન્સ એપ્લિકેશન કામગીરી અથવા શું યોગ્ય રીતે મીટર કરવું જોઈએ તમારે બિલ મીટર બનવાની જરૂર છે ઝડપ પરીક્ષણ માંગ જેવી ઝડપી જોગવાઈ કેટલી હોવી જોઈએ લવચીકતા અને સંસાધનો કેવી રીતે બદલાયા તેનું યોગ્ય સંચાલન કરવું જોઈએ તેથી જોગવાઈ કેવી રીતે છે શું દેખરેખ રાખવાની અને અહેવાલ આપવાની જરૂર છે અને ક્યાં મીટર પ્રકારની વસ્તુઓની તપાસ કરવાની જરૂર છે અને પછી નિષ્ફળતા માટે તૈયારી કરો અને સંચાલિત કરો આ બીજું મહત્વપૂર્ણ બહાર નીકળવાનું છે ઉદાહરણ તરીકે સર્વિસ ક્રેડિટ અને જવાબદારી મર્યાદા શું છે તે કયા ઉપાય ની જેમ પ્રદાન કરવું જોઈએ તે નક્કી કરો તેથી પ્રોવાઇડર એ મુદ્દાને ધ્યાનમાં લેવા માટે કેટલી સર્વિસ ક્રેડિટ પ્રદાન કરે છે અને પ્રોવાઇડર પર મારી જવાબદારીઓ શું છે અને ગ્રાહક શું માટે હસ્તાક્ષર કરી રહ્યો છે ડિઝાસ્ટર રિકવરી પ્લાન જરૂર પડે તો કેવી રીતે કામ કરશે અને એક્ઝિટ ક્લોઝ દરેક ક્લાઉડ SLA રાઇટનો ભાગ હોવો જોઈએ ગ્રાહક અથવા પ્રોવાઇડર સંબંધનો અંત લાવવા માંગે છે તેથી SLA શું છે તે એક સમજૂતી છે તેથી બહાર નીકળવાની કલમનું કારણ શું હોવું જોઈએ ધારો કે કોઈક તબક્કે ગ્રાહકને બહાર કાઢવા અથવા પ્રોવાઇડર કહે છે હું તે વસ્તુ પ્રદાન કરવા માટે સક્ષમ નથી તેથી તે આ બાબતમાં હોવું જોઈએ તેથી આપણે જે કહીએ છીએ તે એ છે કે આ કેટલીક આવશ્યક શ્રેષ્ઠ પદ્ધતિઓ છે અથવા કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ છે જે આપણે SLA વગેરે ઘડતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ક્લાઉડ એક્ટર્સ ને ઓળખો વ્યવસાયિક સ્તરની નીતિઓનું મૂલ્યાંકન કરો આ પ્રકારની સેવાઓને સમજો તેની વિવિધ મેટ્રિક્સ સુરક્ષા ક્ષમતા શું છે અને ગ્રાહકની સુરક્ષાની આવશ્યકતા અને પ્રોવાઇડર ની ક્ષમતા સેવા વ્યવસ્થાપનની આવશ્યકતાઓ અને નિષ્ફળતાનું સંચાલન કેવી રીતે કરવું અથવા નિષ્ફળતા માટેના ઉપાયો શું હોવા જોઈએ તેથી અમે આ પ્રયાસ કર્યો તે એ છે કે અમે પહેલેથી જ ચર્ચા કરી છે તે એસએલએનું વિસ્તરણ મોકલીએ છીએ તેથી અમે આપવાનો પ્રયાસ કરીએ છીએ કે વસ્તુઓના વિવિધ પાસાં છે અને તે કેવી રીતે થઈ શકે તે અંગે સિમ્પલ SLA સાથે સંબંધિત સમસ્યા વિશે પણ આપણે જે જોયું છે તે કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આ પ્રકારની SLA ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે જોકે સમસ્યાઓ ખૂબ જ સરળ છે તે આપણને એક વિચાર આપે છે તમે આવી બાબતોનો અભિગમ કેવી રીતે વ્યક્ત કરી શકો છો તો ચાલો આપણે અહીં આ SLA ટ્યુટોરિયલનું સમાપન કરીએ